હેલો અને સિકયોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગના આ લેક્ચર માં સ્વાગત છે અગાઉના વિડિઓ લેક્ચરમાં આપણે સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન વિશે જોયું હતું અને મેલ્ટડાઉન તરીકે ઓળખાય છે તે એટેક જોયો આજે આપણે અન્ય સ્પેકટર તરીકે જાણીતા સ્પેક્યૂલેટિવ એટેક વિશે જોઈશું આ એટેક જાન્યુઆરી 2018 માં મળી આવ્યો હતો અને તે પણ ઇન્ટેલ પ્રોસેસર ના સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન નો ઉપયોગ પણ કરે છે આપણે પહેલાની વિડિઓમાં જોયું છે કે પ્રોસેસર માં સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન શું કરે છે તે એ છે કે પૂર્વ ઇન્સટ્રકશન પૂર્ણ થાય તે પહેલાં પણ ચોક્કસ ઇન્સટ્રકશન સ્પેક્યૂલેટિવ રીતે ચલાવી શકાય છે ઉદાહરણ તરીકે અહીં ઇન્સટ્રકશન નો આ સેટ સ્પેક્યૂલેટિવ રીતે ચલાવવામાં આવશે અને જ્યાં સુધી આ અગાઉના પરિણામ ન આવે ત્યાં સુધી અને આ ઇન્સટ્રકશન માટેનું પરિણામ કમિટ નહીં થાય અને કમ્પેર અને જંપ નું એક્ઝેક્યુશન પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી આ સ્પેક્યૂલેટિવ ઇન્સટ્રકશન કમિટ કરવામાં આવશે નહીં આપણે જોયું છે કે જો ત્યાં કોઈ સ્પેક્યૂલેટિવ હોય અને સ્પેક્યૂલેટિવ સાચી હોય તો આ બધાં પરિણામો તરત જ આપી શકાય છે અને પ્રોગ્રામનુ પર્ફોમન્સ વધારી શકાય છે બીજી બાજુ જો સ્પેક્યૂલેટિવ ખોટી હોય અહીં બ્રાન્ચ થાય જે આ ખાસ સરનામાં પર આવે છે અને ઇન્સટ્રકશન જે આ લેબલ ને અનુસરે છે તે ચલાવવામાં આવે છે તો પછી તમામ સ્પેક્યૂલેટિવ રીતે મેળવેલ પરિણામ કાઢી નાખવાની જરૂર છે જે પરફોર્મન્સ ઓવરહેડ હશે જેથી પ્રોસેસર સ્પેક્યૂલેટિવ રીતે યોગ્ય રીતે ચલાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે તે આ અનુમાનની ઇન્સટ્રક્શન નું પરિણામ શું હશે તે આગાહી કરવાનો પ્રયાસ કરશે અને અનુમાનિતપણે આ કા તો જંપ ઑન નો જીરો પછીના અથવા લેબલ ને અનુસરતા કોડ ને સ્પેક્યૂલેટિવ રીતે ચલાવશે તેથી આ પ્રાપ્ત કરવા માટે પ્રોસેસર માં જે ઉમેરવામાં આવે છે તે બ્રાન્ચ પ્રિડિકટર તરીકે ઓળખાય છે એક બ્રાન્ચ પ્રિડિકટર બધી બ્રાન્ચજે વિશેષ ઇન્સટ્રક્શન પર લેવામાં આવી છે તેનો ટ્રેક રાખે છે ઉદાહરણ તરીકે આ ફિગર 2 બીટ બ્રાન્ચ પ્રિડિકટર ને બતાવે છે અને બ્રાન્ચ પ્રિડિકટર અગાવ ઇન્સટ્રક્શન નું એક્ઝેક્યુશન થયું ત્યારે શું થયું હતું તેના આધારે તે આગાહી કરશે કે બ્રાન્ચ લીધેલી છે કે નહીં ઉદાહરણ તરીકે ચાલો આપણે કહીએ કે આપણે આગાહી ન લીધી તે સાથે પ્રારંભ કરીએ છીએ અને પ્રથમ ઇતરેશન માં બ્રાન્ચ લેવામાં આવી હતી તો પછી બ્રાન્ચ પ્રિડિકટર ની સ્થિતિ અહીંથી 00 થી 01 સુધી આવે છે લૂપનું બીજું પુનરાવર્તનમાં જો ફરીથી બ્રાન્ચલેવામાં આવે તો બ્રાન્ચ લીધી તે બ્રાન્ચ પ્રિડિકટર આગાહી કરવા માટે આગળ વધે છે અને જે 11 છે તેથી હવે તમે જોશો કે ત્રીજી વખત જ્યારે jump on no zero થશે ત્યારે બ્રાન્ચ નો પ્રિડિકટર આપમેળે આગાહી કરશે કે બ્રાન્ચ લેવામાં આવશે તો આપણે જોયું છે કે બ્રાન્ચ નો પ્રિડિકટર અગાઉની બ્રાન્ચ ના આધારે શીખે છે અને બ્રાન્ચ લેશે કે નહીં તે પરિણામની આગાહી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તમામ બ્રાન્ચ લેવામાં આવશે નહીં તેથી હવે સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન વધુ સારી ચોકસાઈ ધરાવે છે સ્પેકટર એટેકમાં જે બતાવવામાં આવ્યું તે તે હતું કે આ બ્રાન્ચ પ્રિડિકટર વત્તા સ્પેક્યૂલેટિવ એક નબળાઈમાં પરિણમી શકે છે જેના દ્વારા પ્રોગ્રામમાં હાજર સીક્રેટ ડેટા વાંચી શકાય છે સ્પેકટર એટેક સમજવા માટે આ નાનો સ્નિપેટ લઈએ આ કોડ માં if છે જ્યાં X ને array len સાથે સરખાવમાં આવે છે અને જો X એ array len કરતાં ઓછી છે તો ઇન્ડેક્સ X પર આ એરે ઍક્સેસ આપી છીયે અને તે ઇન્ડેક્સ ની વેલ્યુ I માં લેવામાં આવે છે અને પછી બીજો અરે array2 નો ઉપયોગ કરી રહ્યાં છીયે અરે લોકેશન I 256 નું પરિણામ viol વેરિએબલ માં સંગ્રહિત થાય છે અહીં જુઓ કે array2 નું એક સ્થાન છે કે જે એરે 1 દ્વારા ઉલ્લેખિત હોય છે તેનો એક્સેસ થાય છે હવે આપણે જે જોઈએ છીએ તે પ્રોસેસ સ્પેસ નો ઉપયોગ છે હવે માનો લઈશું કે અહીં એક સીક્રેટ માહિતી છે જે અહીં હાજર છે અને એટેકરસીક્રેટ માહિતીના કેટલાક ભાગો વાંચવા માંગે છે X array અને array2 અને array len પણ યુઝર સ્પેસ મા છે સરળતા માટે I ની કિંમત અવગણો અને આપણે એમ માની લઈએ કે I પણ યુઝર સ્પેસમાં ક્યાંક હાજર છે અથવા તમે એમ પણ માની શકો છો કે I અને Y ફક્ત રજિસ્ટરમાં સંગ્રહિત થશે તો ચાલો જોઈએ કે સામાન્ય સંજોગોમાં કોડ ના આ નાના સ્નિપેટને કેવી રીતે એક્ઝેક્યુશન કરવામાં આવે છે તેથી પ્રથમ વસ્તુ થાય છે કે જ્યારે આ લાઈન એક્ઝેક્યુટ થાય છે ત્યારે આપણે ઇન્સટ્રકશન લોડ કરવી પડશે તે માટેનો એક લોડ વેરીએબલ X અને બીજો આ વેરીએબલ array len નો છે જેથી આ 2 લોડ ના કારણે X અને array len રજિસ્ટરમાં અને તે ચોક્કસ પ્રોસેસ દરમ્યાન તે કેશ મેમરી માં પણ લોડ થઈ જાય છે હવે અહીં જે બતાવ્યું તે એ છે કે X અને array len વચ્ચેની તુલના છે હવે જો હવે X એ array len કરતા ઓછા છે આપણે ધારીએ છીએ કે તે હમણાં સાચું છે તો પછી if શરત એક્ઝેક્યુશન માં દાખલ થશે અને આ બંને ઇન્સટ્રકશન એક્ઝેક્યુશન માં મૂકવામાં આવી છે અને હવે ચાલો ધારી લઈએ કે હમણાં આ કેસ છે હવે આપણે જોઈએ છીએ કે આપણે if માં આવ્યા અને આ વેલ્યુ X પછી array2માં ઇન્ડેક્સ કરવા માટે વપરાય છે બીજા શબ્દોમાં આપણી પાસે આ વેલ્યુ છે જે arrayx ને કેશમાં અને રજિસ્ટરમાં મૂકશે જેને આપણે I કહીશું હવે I એ array2 માં ઇન્ડેક્સ કરવા વપરાય છે બીજા શબ્દોમાં I જે કેશ અને રજીસ્ટર માં હાજર છે એ array2 માં ઇન્ડેક્સ કરવા વપરાય છે અને array2 માં હાજર ડેટાના એક બ્લોકને કેશ મેમરી માં લોડ કરે છે સામાન્ય રીતે જો X કરતા ઓછો હોય તો આપણે આ એક્ઝેક્યુશન અંતે શું પ્રાપ્ત કર્યું array len કેશ મેમરી માં હાજર છે તે જ રીતે કેશ મેમરીમાં X છે અને2 ડેટાના બ્લોક્સ એક I માટે Y માટે કેશ માં ડેટા હાજર છે હવે આ સામાન્ય વર્તણૂક હેઠળ છે જ્યારે X એ array len કરતા ઓછું હોય છે તે ખાતરી કરવા માટે કે એરે હંમેશાં બાઉન્ટ્રીની અંદર છે આ પ્રકારનાં ચેક ઘણાં પ્રોગ્રામ્સમાં સામાન્ય છે હવે આ કેસને ધ્યાનમાં લો કોડ નો નાનો સ્નિપેટ લૂપમાં છે અને આપણે કોડ ના નાના સ્નિપેટને ઘણી વખત કોલ કરીએ છીએ પરિણામે આપણે જાણીએ છીએ કે અહીં આ બ્રાન્ચ ઇન્સટ્રક્શન છે કે જે આ 3 સ્ટેટમેંટ ની વારંવાર માંગણી કરે છે જેથી બ્રાન્ચ પ્રિડિકટર અનુમાન લગાવશે કે બ્રાન્ચ લેવામાં આવી નથી તેથી જો આપણે બ્રાન્ચ પ્રિડિકટર શું કરશે તે ધ્યાનમાં લઈશું તો જો if સ્ટેટમેંટ અને શરત X કરતા array len ઓછી છે તે બ્રાન્ચ પ્રિડિકટર ને આ ચોક્કસ સ્ટેટમાં ખસેડશે જ્યાં બ્રાન્ચ લેવામાં આવી નથી અને સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન શું કરશે કે આ ઇન્સટ્રકશન I arrayX અને Y array2 અનુક્રમણિકા I 256 પર છે તેથી આ બે સ્ટેટમેંટ સ્પેક્યૂલેટિવ રીતે પ્રોસેસર દ્વારા લાગુ થશે હવે આ ખાસ કેસમાં ધ્યાનમાં લઈએ કે આપણે ધારીશું જ્યાં X પહેલાથી કેશમાં લોડ થયેલ છે અને સીક્રેટ ડેટા પહેલેથી જ કેશમાં હાજર છે પરંતુ array len કેશમાં હાજર નથી ફરી આ સ્ટેટમેંટ એક્ઝેક્યુશન ધ્યાનમાં લો પરંતુ તે કિસ્સામાં કે માનો કે X એ array len કરતાં વધારે છે જેથી સામાન્ય શું અહીં જ થવું જોઇએ કે કારણ કે X એ array len કરતાં વધારે અથવા સમાન માટે આ સ્ટેટમેંટ જે if ની અંદર છે તે ન ચલાવવામાં આવવા જોઈએ if ની અંદર છે તે સ્ટેટમેંટ ન ચલાવવામાં આવવા જોઈએ ઠીક છે તેથી ચાલો જોઈએ કે જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આ પ્રોગ્રામ કેવી રીતે વર્તે છે કેમ કે આપણી પાસે એવી ધારણા છે કે array len કેશમાં હાજર નથી આપણે એ પણ ધારી રહ્યા છીએ કે જે બ્રાન્ચ પ્રિડિકટર એ શીખી લીધું છે અને તે એ સ્ટેટમાં છે કે myprediction લેવામાં આવ્યું નથી તેથી ત્યાં શું થશે X એ array len કરતા વધારે હોવા છતાં આ if ની ઇન્સટ્રકશન ને સ્પેક્યૂલેટિવ રીતે ચલાવવામાં આવશે તેથી પહેલા આપણે જોશું કે array len કેશમાં નથી તેથી કેશ મિસ થશે તે અમુક જે સમય લેશે અને array len મુખ્ય મેમરી માંથી કેશ પર લોડ થશે બીજી બાજુ અન્ય ઘટક X છે જે કેશમાં હાજર છે અને આપણે X ની કિંમત કેટલાક સીક્રેટ સ્થાનથી ભરીશું સીક્રેટ કેશમાં હાજર હોવાથી arrayxI arrayx ખૂબ જ ઝડપથી થશે અને તે જ રીતે આપણે જે કરીશું તે છે કે કેશમાં કેટલાક સ્થાનમાં arrayx નું મૂલ્ય હશે હવે આપણે જે કરી રહ્યા છીએ તે છે કે આપણે આ ચોક્કસ મૂલ્યનો ઉપયોગ કરી રહ્યા છીએ જે એક સીક્રેટ મૂલ્ય છે તેનો ઉપયોગ array2 માં ઇન્ડેક્સ કરવા કરીયે છીયે જ્યારે આ પ્રોસેસ ચાલે છે ત્યારે કેશ મેમરી માં array len પહોંચી જશે અને હવે X અને array len આ ચેક કરે છે કે આ ખાસ મેમરી હાજર છે પરંતુ પ્રોસેસર હવે અવલોકન કરશે કે X એ array len કરતાં વધારે છે તેથી બધા સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન જે કરવામાં આવ્યા છે તે રદ કરવામાં આવશે અને તેથી પ્રોસેસ આ સ્પેક્યૂલેટિવ રીતે ચલાવવામાં આવતી ઇન્સટ્રકશન ને રદ કરશે આ ખોટી આગાહી છે તેમ છતાં આપણે શું અવલોકન કરીયે છીયે કે કેટલાક array2 ના ઘટક કેશમાં હાજર છે આપણે જાણીએ છીએ કે આ ઘટક arrayx ના મૂલ્ય પર આધાર રાખે છે અને આપણે જે જોયું છે તે એ છે કે આપણે arrayx માં મોટું મૂલ્ય આપ્યું છે જેથી તે બફર ઓવરફ્લો નું કારણ બનશે બીજા શબ્દોમાં આ સ્થાન પર કેશમાં જે લોડ થયેલ છે તે સીક્રેટ સ્થાન નું ફંકશન છે એટેકર માટે આગળની વસ્તુ એ છે કે array2 માં કયા બ્લોક કેશમાં લોડ કરવામાં આવ્યો છે તે ઓળખવા તે આ માટે કરે છે તે array2 માં ના દરેક મુખ્ય એલિમેંટને એક્સેસ કરવાનું શરૂ કરે છે તે પ્રથમ એલિમેંટ ને એક્સેસ કરશે જે વધુ સમય લેશે કારણ કે પ્રથમ એલિમેંટ કેશમાં હાજર નથી પછી તે બીજો એલિમેંટ ફરીથી અજમાવીશ અને તેને કેશ મિસ મળશે અને તેથી તેને પણ વધુ સમય લાગશે અને આ ચાલુ રહે છે વારંવાર અને જ્યાં સુધી તેને ખબર ન પડે કે કોઈ એક એલિમેંટ ઑછો સમય લે છે તેથી ટૂંકા સમય નું કારણ એ છે કે આ એલિમેંટ કેશમાં છે અને નોંધો કે આ એલિમેંટ ની સીક્રેટ માહિતી સ્પેક્યૂલેટિવને કારણે એટેકરને મળશે આભાર